ડિઝાસ્ટર રિકવરી એન્ડ બિલ્ડ બેક બેટર અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે મારું નામ રામ સતીશ છે હું આઈઆઈટી રૂરકી આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગનો સહાયક અધ્યાપક છું આજે આપણે આપત્તિ પુનપ્રાપ્તિ કેવી રીતે શીખવવા અને બિલ્ટ એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાં વધુ સારી રીતે કેવી રીતે આગળ વધવું તે વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી આ વ્યાખ્યાન લગભગ ૨ દાયકાથી મારા પોતાના અનુભવોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે કે હું કેવી રીતે એક વિદ્યાર્થી તરીકે અને વિવિધ સાંસ્કૃતિક અને પર્યાવરણીય ગોઠવણોમાં ફેકલ્ટી તરીકે બંનેનો સમાવેશ કરું છું તેથી કેવી રીતે આપત્તિને અભ્યાસક્રમમાં કેવી રીતે એકીકૃત કરવામાં આવી છે તે શિક્ષણમાં અને પદ્ધતિઓ કે જે અપનાવવામાં આવી હતી અને હકીકતમાં કેટલાક અભ્યાસક્રમો કે જે ખરેખર મારા દ્વારા ચલાવવામાં આવ્યા હતા કે જ્યાં હું આપત્તિ જોખમ ઘટાડવા માટે કેવી રીતે શીખવવું તે માટેની વિવિધ પદ્ધતિઓનું પરીક્ષણ કરું છું અને ખાસ કરીને ભારત યુકે ભૂમધ્ય દેશો અને સ્વીડનમાં આર્કિટેક્ચર અને પ્લાનિંગના વિદ્યાર્થીઓ માટે બિલ્ટ પર્યાવરણના વ્યાવસાયિકો માટે વધુ સારું નિર્માણ કરી શકાય તેથી તે મને સમશીતોષ્ણ હવામાન અને ઉષ્ણકટિબંધીય આબોહવા ભૂમધ્ય આબોહવા અને આર્કટિક આબોહવામાં કામ કરવાથી સારું પ્રદર્શન આપે છે તેથી હું આ ડીઆરઆરને શીખવવા માટે વિવિધ સાધનો અને પદ્ધતિઓનું પરીક્ષણ કરું છું તેથી હું એક પ્રકારની સંક્ષિપ્ત સમજણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું મેં શું અમલમાં મૂક્યું છે અને તે દ્વારા હું શું શીખ્યો છું તેથી તે પહેલાં હું તમને તેના શૈક્ષણિક ઘટકની ટૂંકી સૈદ્ધાંતિક સમજ આપીશ તે શિક્ષણ ઘટક છે અને તે આર્કિટેક્ચરલ ઘટનામાં કેવી રીતે સુસંગત છે અને ખાસ કરીને વર્તમાન યુગમાં તે કેવી રીતે ઝડપથી બદલાઇ રહ્યું છે અને જોખમો શું છે અને પરિણામે બિલ્ટ એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનમાં આ ડીઆરઆરને કેવી રીતે ધ્યાનમાં લેવું જોઈએ જ્યારે આપણે આર્કિટેક્ચર અથવા આયોજન અથવા શહેરી ડિઝાઇન વિશે પ્રારંભ કરીએ છીએ કે જે બિલ્ટ એન્વાયર્નમેન્ટ ઓરિએન્ટેશનથી સંબંધિત છે ત્યારે ભૂતકાળમાં આપણે મોટાભાગે આર્કિટેક્ચરના સ્મારક વિશે વાત કરી છે તમે જાણો છો તેમ જો તે વેટિકન સિટી પ્લાઝા હોય કે તે ડુમો હોય તમે બર્નાર્ડ સ્મિથના વર્ક વિશે જાણો છો તેથી મહાન આર્કિટેક્ટ્સ મહાન માસ્ટર બિલ્ડરો જેમણે ખરેખર આ જગ્યાઓ બનાવી છે અને તેનો જ આપણે બધાએ આર્કિટેક્ચર વિશે અભ્યાસ કર્યો છે અને હકીકતમાં જ્યારે અમે અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં આર્કિટેક્ચરલ અભ્યાસક્રમોમાં ડિઝાઇન ઘટકથી શરૂ થતા તાલીમના વિવિધ વિભાગો છે અને તે જ રીતે ત્યાં બાંધકામ ઘટક માળખાકીય ઘટક સેવા ઘટક અને ઐતિહાસિક ઘટક પણ છે તેથી આપણે કોઈક રીતે દરેક ઘટકની જેમ જુદા જુદા ભાગોમાં ભિન્ન પાસાઓનો અભ્યાસ કરીશું તેથી હંમેશાં એકીકૃત થવાની જરૂર છે અને આપણે તેના શિક્ષણને કેવી રીતે લાગુ કરી શકીયે આ ગુમ થયેલ ઘટક છે અને તમે આર્કિટેક્ચરલ સમજના ઐતિહાસિક સમયથી આગળ વધો જ્યાં લોકો માસ્ટર બિલ્ડર હેઠળ કામ કરતા હતા અને આ રીતે તેઓ આર્કિટેક્ચર શીખ્યા પરંતુ આધુનિક યુગમાં આવીયે જ્યાં ફ્રેન્ક લોઈડ રાઈટ અથવા લૂઇસ ખાન તમે તે લોકોને જાણો છો તે એક પ્રકારની મિત્રતા છે તેઓ આ માસ્ટર્સ પાસેથી કેવી રીતે શીખી શકે છે માસ્ટર્સ પાસેથી શીખવું બૌહાસ પણ તમે જાણો છો તેમ તે ફક્ત વિચારની શાળા નથી તે એક દ્રષ્ટિ છે અને તેથી જ લુઇસ ખાન કહે છે કે શાળાઓ એક ઝાડ નીચે શરૂ થઈ જ્યાં એક માણસ ઝાડ નીચે હતો જે જાણતો ન હતો કે તે એક શિક્ષક છે તેણે તેની અનુભૂતિની ચર્ચા થોડા લોકો સાથે કરી જેઓ જાણતા ન હતા કે તેઓ વિદ્યાર્થીઓ છે તેથી આ એક ખૂબ જ ગાઢ સંબંધ છે કે જે આ ક્રિયાપ્રતિક્રિયાના પરિણામે ઉદ્ભવે છે આર્કિટેક્ચરલ મિત્રતા અથવા વિદ્યાર્થી કે જેણે થોડીક વિચારધારાઓનું પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો અને પછી તે કોઈ વિશિષ્ટ નિર્ણય લેવાની પ્રક્રિયામાં આવે છે તેથી આ સમગ્ર શિક્ષણ એન્જિનિયરિંગ વિષયથી વિપરીત છે જે વર્ગખંડમાં થાય છે આપણે એક આર્કિટેક્ટ અને આયોજક તરીકે વાસ્તવિક પરિસ્થિતિઓ અને તેના માનસિક પાસાઓ અને તેના વર્તણૂકીય પાસાઓ અને નાણાકીય પાસાઓ સાથે વ્યવહાર કરીએ છીએ ત્યાં વિવિધ પરિમાણો છે જે બિલ્ટ પર્યાવરણના અભ્યાસમાં શામેલ છે તેથી આ પ્રકારની તાલીમ આપવામાં આવી છે અને લુઇસ ખાન ઘણા લોકો સાથે વાતચીત કરતા અને તે વ્યક્તિના આ વિચાર વિશે વાત કરે છે જે પછીથી વિચારણાઓને લીધે તમે વિચારોને ફક્ત ત્યારે જ સ્વીકારો કે જ્યારે આ ચકાસણી અને ઉલટ તપાસની પ્રક્રિયા દ્વારા તેને સ્વીકારવામાં આવે ત્યારે જ તે સમજણપૂર્વક સંવેદનાત્મક જીવન અને જીવનશૈલીના દાખલામાં ઉત્પન્ન થયેલા પ્રદર્શનના સ્તર પર થાય છે તેથી આ બધું વેપાર અને ભૂલ પ્રક્રિયા વિશે છે તમે આ વિચારને કેવી રીતે વિકસિત કરો છો અને તમે આ વિચારનો કેવી રીતે સંપર્ક કરો છો અને તમે આ કેવી રીતે ચકાસી શકો છો તમે તેનો પ્રતિકાર કેવી રીતે કરો છો અને તમે તેને કેવી રીતે જુવો છો તે કેવી રીતે અનુભવે છે તે કેવી રીતે વર્તે છે તેનો પ્રતિક્રિયાશીલ દાખલો શું છેકેવી રીતે લોકો તેનો પ્રતિસાદ આપી રહ્યા છે તમે જાણો છો કે શીખવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે જ્યારે આપણે કોઈ આર્કિટેક્ચર અભ્યાસ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે મોટે ભાગે આપણા વિદ્યાર્થીઓને બિલ્ડિંગ ઓરિએન્ટેશનમાં દિશા આપીએ છીએ પરંતુ કોઈને સમજવું જોઈએ કે આ બિલ્ડિંગ એ કોઈ આર્કિટેક્ચરનું માત્ર વાંધાજનક સ્વરૂપ નથી તે સાંસ્કૃતિક સેટિંગ પણ છે જેને તમે જાણો છો તેમ તે સાંસ્કૃતિક સેટિંગ છે કે જે તે સ્થાનના અર્થને સમજવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે દાખલા તરીકે અમે જીન મેરી તિજબાઉ સાંસ્કૃતિક કેન્દ્ર રેન્જર પિયાનો વિશે ઉલ્લેખ કર્યો જે એક ઇકોલોજીકલ સેટિંગ અને આદિજાતિની સમજણ અને તેને આર્કિટેક્ચરલ પાસાઓમાં કેવી રીતે લાવી શકાય છે અને તે જ રીતે જ્યારે આપણે સ્વતંત્રતા પછીના આર્કિટેક્ચર વિશે વાત કરીએ છીએ કે જ્યાં ચંદીગઢ છે ચંદીગઢનું આયોજનમાં પશ્ચિમી ફિલસૂફીને અનુસરવામાં આવી અને ભારતીયો તે આધુનિક દ્રષ્ટિ અને લોકશાહી અને સમાન તકો માટેના દ્રષ્ટિકોણ અને કાર્ય કરવાની રીત અને સાઇટને તેઓ તેને કેવી રીતે સમજી શક્યા અને તેઓએ કામ કર્યું સમુદાય સાથે આર્કિટેક્ચર જે રીતે સમજાયું છે તે રીતે તેઓએ સંક્રમણ પ્રક્રિયા સમુદાયો સાથે વ્યવહાર કર્યો છે અને પહેલાં તે ખૂબ જ એકલ પ્રક્રિયા હતી પરંતુ હવે તે ધીરે ધીરે એકલ પ્રક્રિયાથી વહેંચાયેલા દ્રષ્ટિકોણોમાં બદલાઈ ગઈ છે જ્યારે આપણે વહેંચાયેલ દ્રષ્ટિકોણ વિશે વાત કરીએ છીએ ત્યારે હકીકતમાં આજે આપણે શહેરી ડિઝાઇન અથવા આર્કિટેક્ચર માસ્ટર જેવા ઘણા મહત્વપૂર્ણ અભ્યાસક્રમો વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ તમે ૧૯મી સદીની શરૂઆતમાં અને ૧૮૫૦ના દાયકાની શરૂઆતમાં લિવરપૂલ જોશો કે જેણે નાગરિક ડિઝાઇન અભ્યાસક્રમો શરૂ કર્યા છે આજે પણ આ ચોક્કસ અભ્યાસક્રમ અસ્તિત્વમાં છે તેથી જ તે હિસ્સેદારોને લાવવા વિશે વાત કરે છે આયોજન પ્રક્રિયામાં ડિઝાઇન પ્રક્રિયા તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે એકલ દ્રષ્ટિથી વહેંચેલી દ્રષ્ટિ તરફ જવું જોઈએ કારણ કે ઘણા સમયે તે નોંધાયું છે કે એકલ દ્રષ્ટિ પ્રક્રિયા દેખીતી રીતે નિષ્ફળ ગઈ છે અને આ પ્રક્રિયામાં જુદા જુદા વપરાશકર્તા જૂથો ભાગીદારો અને નિર્ણય લેનારા અધિકારીઓના ખાતાને ધ્યાનમાં લેવા પડશે આપણા હાલના સંદર્ભમાં વૈશ્વિકરણ થયેલું છે જો આપણે આપણા સમાજમાંથી ઓછામાં ઓછું ભારતમાંથી તે કેવી રીતે આગળ વધ્યું તેની સમયમર્યાદા જોઈએ તો મારો મત એ છે કે શ્રીનિવાસ સંસ્કૃતિકરણથી પશ્ચિમકરણ અને વસાહતીકરણ અને ઔદ્યોગિકરણની વાત કરે છે અને આજે આપણે આધુનિક વૈશ્વિકરણમાં જીવીએ છીએ પરંતુ હજી પણ ધનિક અને ગરીબ વચ્ચેનું અંતર વધતું જાય છે તમે જાણો છો ગરીબો માટે પડકારો છે અને ધનિક લોકો માટે પડકારો છે તે ખૂબ જ વૈવિધ્યસભર પડકારો છે તે એક ખૂબ જ અનુપમ પડકારો છે જેનો આજે બંને જૂથો સામનો કરી રહ્યા છે ગરીબની દેખીતી રીતે ગરીબીમાં ઘટાડો એ આપત્તિ જોખમ ઘટાડવાનો એક આધાર છે અને જ્યારે આપણે ધનિક વિશે વાત કરવાની હોય પછી ભલે તે સુયોજિત સમાધાનના સ્વરૂપમાં હોય કે નહીં દેખીતી રીતે સુયોજિત શહેર તેનું સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે અને તે બિલ્ડિંગમાં છે કે કેમ તે શહેર છે કે કેમ કોઈએ એ પણ જોવું જોઈએ કે આ શહેરનું આયોજન કઈ પરિસ્થિતિમાં કરવામાં આવ્યું છે અને આજની અસર જ નહીં પરંતુ સો વર્ષ પછી પણ તેની કેવી અસર થશે તે પણ જોવાનું રહેશે તેથી આ આયોજન યોજનાની કાળજી કેવી રીતે લેવાની છે તે સુયોજિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે યુદ્ધની સ્થિતિમાં પણ જીવીએ છીએ આપણે હરીફાઈની સ્થિતિમાં પણ જીવીએ છીએ જ્યાં નિકોસિયાનું ઉદાહરણ છે તમે જાણો છો કે કઈ રીતે શહેરો ૨ દેશોમાં વહેંચાય ગયા એક ઉત્તર સાયપ્રસનું તુર્કી રિપબ્લિક અને એક સાયપ્રસનો ગ્રીક ભાગ જે નિકોસિયા છે અને તે ઉત્તરમાં ડાબા કાંઠે છે અને આ સ્થિતિમાં દેખીતી રીતે સેવાઓ કેવી રીતે ચેનલ કરવી ડીઆરઆરની સર્વગ્રાહી સમજ કેવી રીતે રાખવી તમે તેને જાણો છો કે નહીં તે કુદરતી રીતે બનેલી અથવા માનવસર્જિત આપત્તિઓ છે આપણે સંમતિ પાછી કેવી રીતે લાવવાની જરૂર છે આ કેટલાક પડકારો છે જે આપણી પાસે છે અને લૌરી બેકર જેવા મહાન લોકો જેમણે ખરેખર ગરીબ લોકો સાથે કામ કર્યું છે અને ખાસ કરીને ઓછા ખર્ચે તકનીકો વિકસાવી આપણે ખરેખર સ્થાનિક મેસન્સ સાથે કેવી રીતે કાર્ય કરી શકીએ લોકલ મેસન્સને કેવી રીતે તાલીમ આપવી તેથી આ બધા સમુદાયોને કેવી રીતે જોડી શકીએ તેના કેટલાક બોટમ અપ અભિગમો છે અથવા આપણે જાણી શકીએ છીએ તેમ બાંધકામની કેટલીક સ્વદેશી પદ્ધતિઓ વિકસાવી શકાય તેથી આ એક વિચાર છે પરંતુ તે જ પાસા માટે આપણે આ પ્રયત્નોના લાંબા ગાળાના અનુકૂલનને પણ જોવું પડશે ઉદાહરણ તરીકે જંગલ ચૂલા તમે જોઈ શકો છો તેમ તેને લૌરી બેકરે જમણી બાજુએ બનાવ્યા છે પરંતુ સમુદાયોએ આજે પછીથી તેમની પોતાની પહેલ વિકસાવી છે લૌરી બેકર દ્વારા બરાબર શું રચાયેલ છે તે શોધી કાઢવામાં પણ તેમને ખૂબ જ મુશ્કેલી આવે છે તેથી આ ખરેખર બતાવે છે કે તે દિવસે સ્થાપત્ય અને તેની દ્રષ્ટિ વચ્ચે શું અંતર છે એક વિઝન બનાવ્યું અને આજે સમુદાયોએ તેને કેવો પ્રતિસાદ આપ્યો છે કદાચ વિવિધ યોજનાઓ વ્યવહારમાં આવી હોવાને કારણે કદાચ વિવિધ નાણાકીય પ્રવાહને કારણે અને કદાચ વિવિધ જરૂરિયાતો અને માંગણીઓ સામે આવી અને તેથી મને લાગે છે કે આ બધું એક જટિલ ઘટના છે જ રીતે કેટલીક એનજીઓ જેમ કે હુન્નરશાળા તેઓ આર્કિટેક્ચરના લોકો અને વિદ્યાર્થીઓ માટે ઉનાળાના વિવિધ તાલીમ અભ્યાસક્રમોનું પણ આયોજન કરે છે કે જેથી તમે જાણો છો તેમ તેવા સમુદાયો સાથે કોઈ કેવી રીતે શીખી શકે તેથી સમુદાયો સાથે રહેવાથી અને સમુદાયો માટે કામ કરવાથી તે ત્યાંના વિદ્યાર્થીને જ લાભ કરે છે અને તે તેને બહારની દુનિયા સાથે વાતચીત કરવાનું શીખવશે તે સમુદાયને પણ લાભ કરશે તેનાથી ખર્ચમાં ઘટાડો થશે તે તમને ચોક્કસ ખબર હશે કે તે બંને પાસાંઓ માટે લાભકારક પરિસ્થિતિ છે આ તે જ છે કે જેના વિશે હું વાત કરી રહ્યો હતો કે કેવી રીતે આપણી રચના પદ્ધતિ અને શિક્ષણ કેવી રીતે એકલ દ્રષ્ટિથી વહેંચાયેલ દ્રષ્ટિ તરફ આગળ વધ્યા છે તેથીઅમે જાણતા હોય તેવા અમારા વિદ્યાર્થીઓને સંલગ્ન કરવાનું શરૂ કર્યું છે જેમ કે લોકોની વિવિધતાને સંબોધવા જ્યારે તમે કોઈ યોજના ઘડી રહ્યા હોવ ત્યારે તે કોઈ સામાન્ય માણસ માટે જ નહીં જો તમે વિચારી રહ્યા હોવ કે તમે કેવી રીતે સક્ષમ લોકો માટે યોજના ઘડી રહ્યા છો બાળકો માટે વૃદ્ધાવસ્થાના લોકો હોય કે નહીં કોઈ અંધ વ્યક્તિ છે કે નહીં શારીરિક રીતે અશક્ત વ્યક્તિ છે તેથી અમે અમુક પ્રકારની વર્કશોપ કરતા હતા જ્યાં લોકોને અન્ય વિવિધતાવાળા લોકોનો સાર અને મહત્વ ખ્યાલ આવે છે જેથી કોઈ તે સમજી શકે કે તેમની જરૂરિયાતો શું છે તે એક મહત્વપૂર્ણ સંવેદનશીલતા છે અને તે પ્રક્રિયા સાથે અમે તેને અમારા અભ્યાસમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે અમે માનસિક નકશાઓ તૈયાર કર્યા છે અને તેના માટે પણ કેટલીક તકનીકો છે જે અમારા કેટલાક વિદ્યાર્થીઓ પાસે છે કે જેના દ્વારા માનસિક નકશા લેવામાં અને માનસિક નકશાનું વિશ્લેષણ કરવામાં આવે છે અને માનસિક નકશાને કેવી રીતે લઈ શકાય છે તેની વિવિધ રીતો છે તેથી આ બધી એવી કેટલીક શિખામણો છે જે આપણે શીખીને આગળની પેઢીને આપી છે જેથી હકીકતમાં જ્યારે હું એક વિદ્યાર્થી હતો ત્યારે કોઈએ મને માનસિક નકશો શું છે તે વિશે શીખવ્યું નથી પરંતુ મારા સંશોધન દરમિયાન હું તે શીખી ગયો ત્યારે હું સ્પષ્ટપણે તેને મારા વિદ્યાર્થીઓને આપી શકું છું અને પછી મારા વિદ્યાર્થીઓ જુદા જુદા સંદર્ભમાં વિકસ્યા છે અને તેઓએ વિવિધ સંદર્ભોને જુદી જુદી રીતે લીધા છે તેથી આ રીતે તે જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીથી પાસે આવ્યું છે ઉદાહરણ તરીકે તે પિયુષ હતો તે મારો સ્નાતક વિદ્યાર્થી હતો ઉત્તરકાશીમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં થિસિસ કરી રહ્યો હતો કે જ્યાં એક સીમિત ગામ છે અને તે એક નાનો સ્નાતક નિબંધ છે તે એક ગામના પુનર્વસન તરફ મૂળભૂત રીતે જોઈ રહ્યો હતો હું તેને ગામમાં લઈ ગયો અને તેણે આપણને જાણતા સમુદાયના મેપિંગનો વિકાસ કર્યો ત્યાં તેણે પૂછ્યું ત્યાં તેણે તેમને ગામના કેટલાક નકશા આપ્યા અને પછી તેઓએ તેને પૂછ્યું કે તમે કેવી રીતે સમજી શકો છો કે આ ગામની મહત્વપૂર્ણ સમસ્યાઓ કઈ છે તેથી લોકોએ તેને મેપ કરવાનું શરૂ કર્યું હા આ રીતે તેણે સમજાવ્યું કે આપણે કઈ રીતે વરસાદનું પાણી કાઢી શકીયે છીએ આપણે અહીં બરફ સંચિત કરીએ છીએ આમાં આપણે ડાયલ અપ પેટર્નની ઇમારતો આપણે મેળવીએ છીએ તેથી તમે જાણો છો તેમ સમુદાયો પણ તેમની પોતાની નબળાઈઓ વિશે થોડી સમજ ધરાવે છે બીજું પાસું જે અમે કરવાનો પ્રયાસ કર્યો તે ઘરની વિવિધ પરિસ્થિતિઓ અને સમગ્ર સમાધાન વિવિધ સામાજિક પદાનુક્રમો જેમ કે તે જાટ સમુદાય છે પછી ભલે તે અનુસૂચિત જાતિ સમુદાય હોય તે કેવી રીતે તૈયાર થયા અને તેઓ કેવી રીતે અલગ છે અને તેઓ કેવી રીતે એકીકૃત છે આ બધી બાબતો આપણે દાખલા તરીકે કામમાં લીધી છે પછી વ્યક્તિગત લેઆઉટની દ્રષ્ટિએ અમે કેટલાક પ્રકારના નાના બ્લોક્સ બનાવવાનો પ્રયાસ કર્યો અને પછી સમુદાય સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરો અને લોકો કહે કે હા હું તમને તેની બહાર કોઈ શૌચાલય આપવા મંગુ છું અને હું પશુઓને અને ઢોરને પાછા લાવવાની જગ્યા આપવા માંગું છું અને રસપ્રદ રીતે તેની એક મહત્વપૂર્ણ શોધ એ પણ છે કે તેઓ ખુશ ન હતા તેમના ઘરની સામે બીજો એક સામાજિક સમુદાય રાખવો પરંતુ તેઓ તેમના ઘરની પાછળ ભાગ ધરાવતા હોવાથી ખુશ હતા પરંતુ પછી અમે ડિઝાઇનર પાસેથી એક સંભાવના જોઇ શકીએ છીએ જો તમે સ્પષ્ટ રૂપે તેમને સામે રાખશો તો સંભાવનાઓ છે કે કેટલાક વિવાદો થાય પરંતુ જ્યારે તમે તે ક્ષણે તે પ્રક્રિયાને બેકયાર્ડમાં રાખશો ત્યારે લાંબા ગાળાની ક્રિયાપ્રતિક્રિયા લાંબા ગાળાની પ્રક્રિયામાં વિકસી શકે છે અને તે પણ તેમણે અનુકૂલન પ્રક્રિયા વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરવા પડશે કારણ કે જ્યારે આપણે કોઈ આપત્તિ વિશે વાત કરીએ છીએ ત્યારે તે માત્ર ઘટના જ નથી તે માત્ર રાહતની જ વાત નથી તે ફક્ત પુનર્વસન વિશે જ નથી તે ફક્ત પુનર્નિર્માણ વિશે જ નથી પરંતુ તે પણ સમજવું છે કે સમુદાયોએ કેવી રીતે તેમની સાંસ્કૃતિક જરૂરિયાતો અનુસાર સુધારણા કરી છે અને તેઓના મકાનોમાં ફેરફાર કર્યો છે આ એક શૌચાલય છે જેને પૂજા ખંડ તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યું છે આ ધોરણસરનું નિવાસસ્થાન છે પરંપરાગત સ્વરૂપો અને આ તે છે જ્યાં એક આર્કિટેક્ટ આખા બિલ્ડને સાંસ્કૃતિક અભિગમથી વધુ સારી રીતે સમજી શકે છે મોટાભાગના અહેવાલોએ કહ્યું છે કે વાતાવરણનું નિર્માણ કરવામાં આવે અને તેનો પ્રયાસ કરવામાં આવે તે પહેલાં વિચારવામાં આવે છે તેમ છતાં તે અસ્પષ્ટપણે કોઈ ઇમેજ સ્કીમાટા અથવા મોડેલમાં સમાયેલ કેટલાક આદર્શ સુધી પહોંચવા માટે રચવામાં આવે છે અને આની જેમ બીજી ચર્ચા છે મેં કિરુણા ફરતા કિરુણા જે એક ખાણકામ નગર છે અને લોકો તે આખા શહેરને સ્થળાંતરિત કરી રહ્યા છે તેના પર મેં મારા એક પ્રવચનમાં સમજાવ્યું હતું પરંતુ હવે વી વર્ચુઅલ રિયાલિટી સાથે ડિજિટલ ટૂલ્સને આપણે હવે જોઈએ છીએ તેથી કોઈ જોઈ શકે છે કે હવે લોકો ડેસ્ક પર બેસીને પણ યોજના બનાવી રહ્યા છે તમે જાણો છો તેમ તેને ટૂલ્સ દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે અને આ ખાસ શહેરનું આયોજન કેવી રીતે થઈ શકે હાઇ વે પ્રોગ્રામની યોજના કેવી રીતે થઈ શકે તેથી આ તે છે જ્યાં લોકોને જુદી જુદી કલ્પના મળી રહી છે કોઈ પણ શહેરી આયોજક બની શકે છે તે કેવી રીતે શક્ય છે તમે આ જાણો છો જુઓ વ્યક્તિએ જમીનની વાસ્તવિકતાઓને સમજવી પડશે તેના વસ્તી વિષયક વિષયો તેનો સમાજશાસ્ત્રનો ભાગ તેનો અર્થશાસ્ત્રનો ભાગ માળખાગત પાસુ પ્રાપ્તિ પાસા ઘણી બધી બાબતો છે તે ફક્ત વર્ચુઅલ વાસ્તવિકતામાંથી જ નથી જે વ્યક્તિ જોઈ શકે છે ટેકનોલોજી આગળ વધી રહી હોવાથી તે ઘણા છે પહેલાં તે બધું હેન્ડ ટૂલ તકનીકીઓથી બનાવવામાં આવ્યું હતું હવે થોડા સમય પછી તેઓ મશીન ટૂલ ટેકનોલોજી તરફ આગળ વધ્યા અને હવે સ્થિતિ માહિતી ટૂલ ટેકનોલોજી તરફ આગળ વધ્યા છે તેથી તે ફોર્મ જનરેશન પર વધુ કેન્દ્રિત છે અને આજે આપણે શહેરી વિકાસ સાથેના મકાનો અથવા આપણે શહેરી ડિઝાઇન જે પણ કરીએ છીએ તે આપણે બધા એક જ સોફ્ટવેરના માધ્યમથી કરી રહ્યા છીએ પછી ભલે તે ખેડૂતનું મકાન હોય કે નહીં તે ઓ દ્યોગિકી મકાન છે અથવા તે ફક્ત તે જ નમૂનાઓ સાથે છે જે આપણે સોફ્ટવેરમાંથી મેળવી રહ્યા છીએ અમે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ આ નમૂના સાથે વિદ્યાર્થી કેટલું શીખે છે તે પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે જ્યારે તે પહેલાં શારીરિક સ્વરૂપમાં વાતચીત કરી રહ્યો હતો ત્યારે તે જોઈ શકે છે કે ત્યાં કયા પ્રકારનાં વૃક્ષો છે કયા પ્રકારની વનસ્પતિ છે ફૂલોની ગંધથી પણ કયા પ્રકારનો મોટો ફરક પડે છે જ્યારે આપણે તેના અભ્યાસક્રમના ભાગ વિશે વાત કરીશું ત્યારે અશરફ સલામા શિક્ષણ શાસ્ત્રના અભિગમોના ૨ સેટ વિશે વાત કરે છે મિકેનિસ્ટ શિક્ષણ શાસ્ત્ર અને પ્રણાલીગત શિક્ષણ શાસ્ત્ર અહીં અમે શાળાઓ અભ્યાસક્રમ ગ્રેડ વિષયો અને પાઠો વિશે વાત કરીશું પરંતુ અહીં પણ તે જ બાબત છે પરંતુ અહીં તે ખૂબ મહત્વનું છે તેઓ સમાજ સાથે કેવી રીતે સંબંધિત છે અને આકારણીની બાબતમાં તમે જાણો છો તેમ અમે ગુણવત્તા વધારવા માટેના મૂલ્યાંકન વિશે વાત કરી રહ્યા છીએ માત્ર તેમને સી પ્લસ અથવા સી માઇનસની જેમ ગ્રેડિંગ કરતું નથી તે જજિંગ વિશે નથી પરંતુ તે વધારવાનું મૂલ્યાંકન કરી રહ્યું છે ગુણવત્તા આપણે તેમની કુશળતાને કેવી રીતે આગળ વધારી શકીએ છીએ આ તે છે જ્યાં કોઈ શિક્ષકે આપત્તિ જોખમ ઘટાડવાની શીખ આપતી વખતે પણ ધ્યાન આપવું પડશે આપણે ચોક્કસ વિચાર પ્રક્રિયા કેવી રીતે લાવી શકીએ જેથી તે આપત્તિ સંદર્ભ અને બિલ્ડ બેક સંદર્ભમાં સમજી શકે વિકાસશીલ દેશોમાં પણ ઘણી સમસ્યા છે તે સામાન્ય છે શું તે સાચું છે મોટાભાગના પેન્ગ્વિન તે માને છે તેથી જ વિદ્યાર્થીઓ માને છે કે કેટલાક માસ્ટર વલણમાં વિકાસ પામ્યા છે તે માને છે કે તે સાચું છે તેથી મને લાગે છે કે આપણે દરેક બાબતની પૂછપરછ કરવાના કેટલાક વિવેચક અભિગમો પણ વિકસિત કરવાની જરૂર છે અને તે એક વિચાર પ્રક્રિયા બનાવે છે જો કોઈ નદી હોય અને ત્યાં સમાધાન હોય તો તમે ડિઝાઇન કરો છો પછી એક વિદ્યાર્થી વિશે વિચારવાનું શરૂ કરી શકે છે શું હું અહીં રચના કરી શકું છું પૂર આવે ત્યારે શું થાય છે પૂર કયા સ્તરથી થાય છે પછી મારે કઈ રીત આગળ વધવું જોઈએ મારે આમાંથી કોઈ ભૂમિ મેળવવી જોઈએ આ વિચારસરણી જેવું છે તમે જે પ્રશ્નો જાણો છો તે માત્ર એટલું જ નહીં કે આપણે કહીએ કે કોઈ નિયમ કહે છે કે તમારે આ કરવાનું છે તો તમારે વિવેચક રીતે પ્રશ્ન કરવો પડશે આ વલણનો વિકાસ વધુ આગળ કરવો પડશે મેં તમને કહ્યું તેમ શિક્ષણ પ્રક્રિયામાં આપણે તેને ભાગ રૂપે શીખીએ છીએ પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે તે બધા એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે સિસ્ટમ કેવી રીતે એક સાથે કાર્ય કરે છે તે એકબીજાની સાથે આશ્રિત અને પરસ્પર નિર્ભર છે હું જે વાત કરું છું તે સમાધાન માત્ર એક વસ્તુ નથી તે વસ્તુઓની સિસ્ટમ છે પછી ભલે તે કોઈ અંતર્ગત વિષયવસ્તુ છે જેને વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના વનસ્પતિ અને ઇકોલોજીકલ પરિમાણને બનાવ્યું છે અને પછી તમને સાર્વજનિક અવકાશ નેટવર્ક મળ્યું જે કદાચ હજાર વર્ષમાં બદલાઈ શકે તમારી પાસે પ્લોટ્સ અને સદીઓ છે અને પછી તમારી પાસે ઇમારતો છે અને પછીના મધ્યવર્તી સ્તરો છે દુર્ભાગ્યે ઘણા આર્કિટેક્ટ તેઓ ફક્ત આ સ્તરને લક્ષમાં રાખીને બનાવવાનો પ્રયાસ કરે છે અથવા કદાચ તે આયોજકોનું સ્તર છે આપણે આપત્તિ સંદર્ભમાં પણ જરૂર છે આપણે આ ઉભી સમજ કેવી રીતે પ્રસરે છે તે જોવાની જરૂર છે અને મેક્રો સ્તરની સમજને અને સુક્ષ્મ સ્તરથી મેક્રો લેવલ સુધી આપણી પાસે તે પ્રકારનો ઇન્ટરફેસ હોવો જરૂરી છે અહીં હું એચ છાયાની કેટલીક થિયરી પણ પ્રકશમા લાવવા માંગુ છું તે કેવી રીતે આત્મ વિકાસના પાસા વિશે વાત કરે છે તે એક ભાગથી લઈને સંપૂર્ણ સંબંધ સુધી છે આપણે શિક્ષણમાં ઘણા વિષયો વિશે શીખવીએ છીએ પરંતુ આપણે સ્વ જવાબદારી વિશે પણ શીખવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ પોતાને કેવી રીતે અનુભવે છે કેવી રીતે અને હું આખી દુનિયા સાથે વાતચીત કરી રહ્યો છું જે ક્ષણે તેનો જન્મ થાય છે તે ક્ષણે તે સંબંધિત છે તેનો પરિવાર તે તેની જાતિથી સંબંધિત છે તે તેના પાડોશથી સંબંધિત છે તેથી તે રીતે તે તેના નગર સાથે સંબંધિત છે તે રાજ્ય સાથે સંબંધિત છે તે ઘણા બધા માઈક્રો લેવલ રાષ્ટ્ર અને બ્રહ્માંડ સાથે સંબંધિત છે જો અહીં કંઈક થાય છે તો તે ત્રાસ આપશે નહીં જો કંઈક ચીનમાં થાય છે અથવા નેપાળમાં તમને નથી લાગતું કે તેઓ તે કરશે નહીં તે માત્ર અવગણશે તેથી ત્યાં સંવેદનશીલતાને સમજવી જોઈએ અને તમે જાણો છો કે બધું જ હું સાથે શરૂ થાય છે તે ફક્ત મને ખુશ થવા પૂરતું જ નથી પરંતુ તે આપણા માટે તમારા માટે અને તેઓ માટે તે જોડાણ પ્રક્રિયા પણ શિક્ષણનો અભિન્નભાગ હોવી જોઈએ કારણ કે હું હંમેશાં સમય અને અવકાશ દ્વારા પ્રદર્શિત થાવ છું અને સમય અને અવકાશ સતત બદલાતા રહે છે તે ક્ષણે તે જુદા જુદા સ્થળોની મુસાફરી કરી રહ્યો છે જે ક્ષણે તે મોટા થઈ રહ્યા છે પણ પછી તે કહે છે કે ત્યાં ફક્ત હું છું અને પરિવર્તન છે જે સ્થિર છે અને આ છાયા તેને વિશ્વની એક પ્રકારની સ્થાપત્ય પ્રક્રિયા સમય અવકાશ અને સ્વરૂપોને ક્રમ આપવાની પ્રક્રિયા તરીકે ઓળખે છે આ પ્રક્રિયાને પંચી કરણ કહેવામાં આવે છે અને તે એક વિશ્વનું બન્યું છે કે જ્યાં માણસ છે તેમાં માઇક્રો સ્તરના બ્રહ્માંડના વિચાર છે પ્રક્રિયા અને માધ્યમના તમામ અસ્તિત્વના સ્તરે સાર્વત્રિક સંપૂર્ણતાનો માઇક્રો રીફ્લેક્સ તેથી તે મારી સાથે શરૂ થાય છે અને તમારી જવાબદારી કેવી રીતે વધુ મેક્રો સ્તર પર જાય છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમે તમારી ભૂમિકાઓ કેવી રીતે જાણો છો આ હું હું કેવી રીતે છું અને તમારી ભૂમિકાઓ શરીર અને મનને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે તમારા સંબંધો કેવી રીતે ભૂમિકા નિરીક્ષકની જેમ એક એક્સપ્લોરરની ભૂમિકા ભજવે છે તે તેનાથી કેવી રીતે વિનિમય રાખે છે અને તમે તે વિશેષતાઓ કેવી રીતે જાણો છો આ આખી વાત ખૂબ સૈદ્ધાંતિક ખ્યાલો આપે છે જો કે હું તેની ઊંડાઈમાં નથી જઈ રહ્યો પરંતુ ઓછામાં ઓછું કોઈએ એ સમજવું પડશે કે ભગવાનનું બ્રહ્માંડ ફક્ત માણસ સાથે જ પૂર્ણ છે તેમના વિના તે અપૂર્ણ છે તેથી તેનો અર્થ એ થાય છે કે તમે જાણો છો તેમ તે દરેક બાબતોનું કારણ આપણે છીએ પછી ભલે તે કોઈ આપત્તિનો સ્વભાવ હોય કોઈ આપત્તિનું કારણ હોય તે મારી સાથે શરૂ થાય છે આપણે દરેક વસ્તુ માટે જવાબદાર હોઈશું આપણા વિના વિનાશની કલ્પના સમજી શકાય નહીં તેથી શિક્ષણ પ્રક્રિયામાં ૩ વસ્તુઓ છે એક જ્ઞાનાત્મક પાસું અને એક સાયકોમોટર પાસું અને એક લાગણીશીલ પાસું છે તેથી જ્ઞાનાત્મક પાસું માનસિક ક્ષમતાઓ વિશે વાત કરી રહ્યું છે જે કુશળતા અને જ્ઞાન વિશે વાત કરે છે કે જે તમે મગજ દ્વારા શીખો છો જ્યારે સાયકોમોટર તમે કેવી રીતે તેને હાથ દ્વારા શીખો છો અને કેટલી અસરકારક રીતે તમે તેને શીખો છો જે તમારા હૃદય સુધી જાય છે તમે જાણો છો તેમ તમારા શિક્ષણનું થોડું મૂલ્ય હતું ઘણી બધી વર્ગીકરણ રીતો વિકસાવી છે બ્લૂમનું વર્ગીકરણ તેમાંનું એક છે બ્લૂમ્સે ૧૯૫૬માં તેનો વિકાસ કર્યો જ્યાં ઉચ્ચ ક્રમથી લઈને નીચેનો ક્રમ છે મૂલ્યાંકન ટોચ પર હતું પરંતુ ૨૦૦૨ માં તેમણે સમિટમાં સંશ્લેષણ અને તે પછી સર્જનને ટોચ પર રાખ્યું અને હવે આર્કિટેક્ચરની હાલની પેઢીમાં આપણે વિવિધ બનાવટી મોડેલોને લીધે માત્ર ડિજિટલ સ્વરૂપોની જ વાત કરી રહ્યા છીએ જ્યાં તકનીકી અદ્યતન થઈ ગઈ છે અને આપણે ડિજિટલ પ્રક્રિયાઓ પર પણ નજર રાખીએ છીએ પરંતુ આ પ્રક્રિયામાં ઘણી બધી જમીની વાસ્તવિકતાઓ ખૂટે છે હકીકતમાં સીએડી સિમ્યુલેશન મોડેલ જેવા ઘણા મોડેલ્સ છે મારા વિદ્યાર્થીઓમાંથી એક તેના પર કામ કરે છે જ્યાં તેઓ લાઇટિંગનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે અને તે જ પ્રમાણે તમે તેના આબોહવાના પાસાને પણ જાણો છો તેથી આ પ્રક્રિયામાં તમે જાણો છો તેમ જ્યારે તમે ડિઝાઇન બનાવો છો ત્યારે તમારે પરીક્ષણ કરવું પડશે કે તે આ સંદર્ભમાં તે સિમ્યુલેશન સ્તર પર કેવી રીતે કાર્ય કરે છે હા કદાચ તે તમને થોડો સંકેત આપશે પરંતુ કોઈએ એ પણ જોવું રહ્યું કે તેનું કેવી રીતે દસ્તાવેજીકરણ થશે અને તે તેને આગળ કેવી રીતે લઈ જશે અને આર્કિટેક્ચરલ શિક્ષણ એ ૫ વર્ષનો અભ્યાસક્રમ છે અને જેનો પ્રારંભ મૂળભૂત પાયાના વિસ્તરણ અને એકીકરણથી થાય છે અદ્યતન વિશેષતા અને છેલ્લા ૩ ઇ સંશોધન મૂલ્યાંકન અને તેનો અનુભવ અહીં તમે નાની વસ્તુઓથી પ્રારંભ કરો છો તેનું મૂળભૂત જ્ઞાન અને પછી તમે તેને આગળ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરો પણ અહીં આપણે માળખાં બાંધકામ જથ્થાના ભાવો નાણાકીય પાસાને એકીકૃત કરીએ છીએ તેથી અમે એકીકરણ કરવાનું પ્રારંભ કરીએ છીએ અને તે પછી તમે જાણો છો તે અદ્યતન વિશેષતા તરફ આપણે આગળ વધીએ છીએ તમારું ધ્યાન લક્ષ્ય પર રહેશે પરંતુ તમે જાણો છો તેમ શિક્ષણમાં તમે ફક્ત તેને શીખવશો તેઓ કેટલું શીખ્યા તો આ એક આકારણી છે જેમાં તમે કેટલું શીખવ્યું તે મહત્વનું નથી પણ તેઓ કેટલું શીખ્યા તે મહત્વનું છે મેં સ્નૂપીને સીટી વગાડવાનું શીખવ્યું છે પરંતુ હું તેને સીટી વગાડતા સાંભળી શકતો નથી મેં તેને કહ્યું કે મેં તને આ શીખવ્યું નથી તેથી આ તે અવકાશની જગ્યા છે જ્યાં વિશ્લેષણ કરવું જોઈએ અને વિશાલનો આ એક થિસિસ છે જે મારા વિદ્યાર્થીઓમાંનો એક છે અને તેણે રોહિંગ્યાના શરણાર્થીઓને વિકસાવ્યા એક પ્રોજેક્ટ તરીકે તેઓને આશ્રય આપ્યો અને તમે તેના કામમાં હાથથી બનાવેલા ચિત્રો અને તે ક્ષણે તમે તેને પેંસિલને સ્પર્શ વડે બોર્ડ પર દોરતા જોઈ શકશો તે જેના પર કામ કરી રહ્યો છે તેના વિશે વધુ વિગતો વિચારવાનો તેને સમય આપશે તે મોટે ભાગે ડિજિટલી થાય છે અને સામાન્ય રીતે તેઓ તેના વિવિધ પાસાઓને કોપિ અને પેસ્ટ કરવાનો પ્રયાસ કરે છે અલબત્ત જો તમે મુસદ્દો અને ડિઝાઇન બનાવી રહ્યા હોવ તો તે તેને અલગ બનાવે છે પરંતુ અહીં તેમની પાસે સ્કેલ અને પ્રમાણની થોડી સંવેદનશીલતા હશે અને તમે જાણો છો તેમ હું તેઓની કલ્પના ચિત્રોમાં આવતા જોઈ શકું છું આજે આપણે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ તેના કારણે આજે આપણે સીએડી સિમ્યુલેશન ટૂલ્સ અને એનર્જી એફિશિયન્સી ઓરિએન્ટેશન જેવા ઘણા ટૂલ્સ ઉપયોગમાં લઈ રહ્યા છીએ અમારી પાસે તે નથી અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ તેમની હાથ કુશળતાનો ઉપયોગ નથી કરી રહ્યા જે તેઓ પ્રથમ વર્ષમાં શીખ્યા હતા પણ છેવટે તેઓ તે ભૂલી જાય છે તમે જાણો છો તેમ આ એક સમસ્યા છે અને સાઇટ ક્રિયાપ્રતિક્રિયા પણ ખૂબ ઓછી થઈ જાય છે અને તેઓ મોટે ભાગે ટેબલ પર બેસતા હોય છે અને જે વસ્તુઓ તમે જાણો છો તેને તૈયાર કરે છે મને લાગે છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જયારે તમારે ડિજિટલ ક્રિયાપ્રતિક્રિયાની આ પ્રક્રિયા સાથે અને ઉદાહરણ તરીકેની વાસ્તવિકતાઓને જાણીને સાઇટની ક્રિયાપ્રતિક્રિયા સાથે સંમેલિત થવું પડે જ્યારે કોઈપણ યુ પ્રવેશ પ્રક્રિયા અથવા જ્યારે તેઓને વિશ્વભરના કોઈ પોર્ટફોલિયો મળે ત્યારે દરેક પોર્ટફોલિયો વત્તા ઓછા પ્રમાણમાં એકસરખા દેખાય છે કારણ કે તે બધા જ સમાન સાધનો અને તે જ પ્રક્રિયાઓ દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે તેથી ત્યાં વિવિધતા અને સંદર્ભને ધ્યાનમાં લેવામાં આવતા નથી અને આ તે છે જ્યાં ટૂલ્સ ડિજિટલ ટૂલ્સ તમારી વિચારસરણી અને તમારી સમજણ પ્રક્રિયા તેમજ તમારી ડિઝાઇન ક્ષમતાનું પણ અનુકૂલન કરે છે હવે એક ઉપયોગી સાધન કે જે ભૌગોલિક અવકાશી માહિતી તકનીક સાથે આવે છે જીઆઈએસ ટૂલ્સ જ્યાં તમે મારા વિદ્યાર્થીમાંથી કોઈ એકનું જોખમી લેન્ડસ્લિપનું કાર્ય જોઈ શકો છો કારણ કે સેટેલાઇટની છબી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ તે કેટલી હદ સુધી આપણે બી આર્ક સ્તરે તે સેટેલાઇટ છબીને શામેલ કરવાની છે અથવા આપણે યોજના બનાવીએ છીએ કારણ કે તેઓના અભ્યાસક્રમમાં શહેર આયોજન અથવા પ્રાદેશિક આયોજનના મોટા પાયે પ્રોજેક્ટ્સ તેમના માટે જીઆઈએસ પહેલેથી જ આ વિષયની અંદર સંમેલિત છે તેથી તે રીતે તેમના માટે ડ્રેઇન લેઆઉટ અને તે સાથે ભૂસ્ખલનની તીવ્રતાના નકશા મેળવવા માટે તેમને મદદરૂપ થઈ શકે છે તેથી તે તમને એકંદર મૂળ સમજ પણ આપશે ઉપરાંત જીઆઈએસ એ એક ઉપયોગી સાધન છે પણ કોઈએ એ જાણવું જોઈએ કે તમારે કયા સ્કેલનો ઉપયોગ કરવો પડશે અને માઇક્રો લેવલ સ્કેલ કે મેક્રો લેવલ સ્કેલ તે કેવી રીતે સમજી શકાય કે જયારે તે ક્ષણ તે તમારી સાઇટ સ્તર પર જાય છે કે આ માહિતી કેવી રીતે ઉપયોગી થશે મને લાગે છે કે ત્યાં જ અંતર આવે છે તેથી જ્યારે આપણે સાયકોમોટર કુશળતા વિશે કહીએ છીએ ત્યારે આપણે ભોપાલમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયની મદદથી પણ તેને દર્શાવ્યું છે આ આપત્તિ આશ્રય છે કે જે યેરુકુલા આદિજાતિ દ્વારા ૩ કલાકના સમયગાળામાં બનાવવામાં આવ્યો છે તેથી અમે તેઓને આ માલસામાન લાવી આપ્યો અમે આંધ્રના જુદા જુદા ભાગોમાંથી વિવિધ મજૂરો એકત્રિત કર્યા અને પછી અમે તેઓને અહીં લાવ્યા અને અમે તેને આ પ્રક્રિયામાં દર્શાવ્યું જે બન્યું તેના દ્વારા વિદ્યાર્થીઓ એ શીખ્યા કે હળવા વજનની ઝૂંપડી પણ ૩ કલાકમાં બનાવી શકાય છે તમે જાણો છો તેમ તે ખૂબ જ ઝડપી છે તેથી તે આપવામાં આવ્યું છે કે જે ખૂબ સ્વદેશી છે પરંતુ તેની કુશળતા શીખવી પડશે ઉપરાંત જ્યારે હું ઓક્સફર્ડ માં વિદ્યાર્થી હતો ત્યારે અમારા શિક્ષક અમને વિવિધ તકનીકીઓના પરીક્ષણ માટે વૈકલ્પિક તકનીકોનાં કેન્દ્રમાં લઈ ગયા હતા સ્થાનિક ટેકનોલોજીને જેમ તમે જાણો છો તેમ અમે તેને કેવી રીતે કાર્યરત કરી શકીએ છીએ આ બધીજ તાલીમ વિદ્યાર્થીઓના મનમાં કાયમ માટે રહેશે ઉપરાંત જ્યારે હું મારું સંશોધન કરતો હતો ત્યારે હું મારી સાથે કેટલાક બી આર્કના વિદ્યાર્થીઓને સાથે રાખતો હતો મારે તેમને ગામડામાં લઈ જવા જોઈએ અને તેઓ ગામ લોકો સાથે વાતચીત કરતા હતા તેઓ વિવિધ કાઉન્સિલ વિકાસ પ્રવૃત્તિઓ સાથે સંપર્કમાં હતા અને તમે જાણો છો તેમ તેઓ ઘણી ચર્ચાઓ કરતા અને ગામલોકો સાથે રહેતા અને તેમની મુશ્કેલીઓ જાણતા અને તેના દ્વારા ખરેખર તેમની ત્રીજી આંખ ખુલી ગઈ તે પહેલાં તે બધા એક અલગ સંદર્ભની કલ્પના કરતા હતા જ્યારે તેઓએ તેમની સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું ત્યારે તે તેમના માટે એક ખૂબ જ અલગ અનુભવ હતો અને તે જ રીતે મેં જે વિકાસ કર્યો તેમાંની કેટલીક વસ્તુઓ છે આપણી પાસે વાંચવા માટે ઘણી બધી માહિતી છે પરંતુ કેટલી વાંચવી જોઈએ અને તેનું સંશ્લેષણ કેવી રીતે કરવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે દુર્ભાગ્યવશ દરેક અભ્યાસક્રમમાં ડીઆરઆર અને વધુ સારી રીતે નિર્માણ માટે વાંચન સામગ્રીનો અભાવ છે અને આ ખૂબ જ મોટી જરૂરિયાત છે આપણે વિષય દ્વારા વિષય પ્રમાણે વિકાસ કરવાની જરૂર છે તેથી હું શું કરવાનો પ્રયત્ન કરું છું હું તેમને જૂથોમાં જુદા જુદા વિષયો આપતો અને પછી તેમને તેના પર ઘણી બધી માહિતીનું સંકલન કરવા દેતો અને અંતે હું એક વાંચન સામગ્રીનું સંકલન કરીશ જેમ કે સ્વીડનમાં હવામાનની પરિસ્થિતિઓ પર આ એક વિષય હતો તેથી તે રીતે મેં વિવિધ વિષયો આપ્યા છે કે જે બહાર આવી રહ્યા છે અને અંતે અમે આ પ્રકારની વાંચન સામગ્રીને એક મોટા પોસ્ટરના સ્વરૂપમાં રજુ કરવા માંગીયે છીએ આ બીજી મહત્વપૂર્ણ તકનીક છે જે આપણે રમી છે ડીઆરઆર માટે આ એક ભૂમિકા છે તેથી અહીં એસપીએ ભોપાલમાં બી પ્લાન વિદ્યાર્થીઓ માટે અમે તેમને એક આપત્તિ સંદર્ભનું કાર્ય આપ્યું પછી ભલે તે ગામ હોય ડેમની નીચે અને પૂરથી ભરાયેલા વિસ્તાર તેમને આપવામાં આવ્યા તેમના નાના જૂથો બનાવો અને પછી આપણે તેમને વિવિધ સમુદાય ઇજનેરો આયોજક આર્કિટેક્ટ એનજીઓ જિલ્લા કલેક્ટર્સ બનાવી દીધાં તેથી ત્યાં તેઓ નિર્ણય લેશે ત્યાં વપરાશકર્તા જૂથ છે આપનાર જૂથ છે ત્યાં એક છે તકનીકી જૂથ પણ છે તેથી આ બધા લોકો વાસ્તવિક રીતે તેના વાસ્તવિક પાસાઓની વર્ચુઅલ સમજણથી ચર્ચા કરશે હકીકતમાં વિદ્યાર્થીઓએ એક મોડેલ કેવી રીતે વિકસિત કર્યું છે અને તેઓ તેને મારી પાસે લાવ્યા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ રીતે આપણે દરખાસ્ત કરવા માંગીએ છીએ અને આ તે છે જ્યાં તેઓ ડિરેક્ટર સાથે વિરોધી દલીલ કરે છે અને તેઓ કેવી રીતે ભંડોળની પદ્ધતિ સ્થાપિત કરી શકે છે તેઓ કેવી રીતે સમુદાય અને તકનીકી પ્રદાતાઓ વચ્ચે સહકાર સ્થાપિત કરશે આ બધી બાબતોની ચર્ચા કરવામાં આવી છે કારણ કે જયારે તમે તમારી જાતને અલગ અલગ હોદ્દાઓમાં વિચારો છો ત્યારે તમે ઘણી અન્ય વ્યવહારિક પરિસ્થિતિઓ વિશે પણ વિચારો છો અને તેની સફળતા મેં જોઈ હતી હું તેમને જૂથમાં ૨ ૨ વ્યક્તિઓ આપતો અને પછી બિલ્ડ બેક માટે વધુ એક અધ્યાય મીકલ લાઇન્સ અને થિયો શિલ્ડરમેનનું કાર્ય અને પછી મેં તેમને તે વાંચવા અને વિશ્લેષણ કરવા અને તેમની સમજણની વિવેચક સમીક્ષા કરવા કહ્યું તો હું કરું શું છે સૌપ્રથમ મારો પ્રયાસ આ બિલ્ડ બેક બેટર છે અને તેને હું ખાલી ભાગ તરીકે પહેલા છોડીશ હું આ ભરતો નથી તે હાડપિંજર છે જે હું તેમને આપીશ અને પછી હું તેમને દરેકને એક ભાગ આપું છું આ ખરેખર મારું બ્લેકબોર્ડ છે તેથી આપણે જે પણ ચર્ચાઓ કરી રહ્યા છીએ જે તેઓ શીખ્યા હું તેમને આ ભાગનો સારાંશ આપવા કહેવાનો પ્રયત્ન કરું છું જ્યારે તેઓ સારાંશ આપે છે તે ક્ષણ પછી મેં તેમને પૂછ્યું કે આ કીવર્ડ્સ શું છે જે તેઓ રાખવા માંગે છે તેથી તે રીતે તમે એક ખૂબ જ મહત્વપૂર્ણ કીવર્ડ્સ અથવા સુરક્ષા અનુકૂલન અને પરંપરાગત જ્ઞાન જોઈ શકો છો જે તમે જાણો છો તે બધી જ બાબતો બિલ્ડ બેક બેટર માટે ચિત્રમાં આવી રહી છે હું તેને આ રીતે સામે મૂકવાનો પ્રયત્ન કરું છું અને પછી અમે તેમને એક મોટું પોસ્ટર બનાવા માટે કહીએ છીએ તે પ્રક્રિયામાં એવું થાય છે કે તે લોકો ફક્ત તેમના પ્રકરણનો અભ્યાસ કરીને તેને ભૂલી જતા નથી પરંતુ તેઓ તેનો સારાંશ લેશે તેઓ તેને ચિત્રિત કરશે અને તે તેમના માટે યાદશક્તિ બની જાય છે હવે જો તમે અહીંના બધા વર્તુળ પર નજર નાખો તો આ બધાં વિવિધ સાધનો છે જે આપણે શીખ્યા શું તે વીમો છે પછી ભલે તે ભાગીદારી હોય અને આ બધી બાબતો

તમે જાણો છો તેમ એક સમય મુજબ છે તેઓ તેને મેનેજમેન્ટના દ્રષ્ટિકોણથી કેવી રીતે જુએ છે તેઓએ તેને કેવી રીતે જોયું એક સંકલિત પરિપ્રેક્ષ્યમાં અને અંતે શીખવાની દ્રષ્ટિએ તેઓ તમને કેવી રીતે જુએ છે તેથી આ બિલ્ડ બેક બેટર કેવી રીતે શીખવવું તે રજૂ કરવા માંગું છું તમારો ખૂબ ખૂબ આભાર